બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા NPTEL ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે અમે મોડ્યુલ 4 લેક્ચર નંબર 34 ને આવરી રહ્યા છીએ જ્યાં આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ ભાગ II અને ખાસ કરીને લાઇન પ્રોજેક્શન્સને આવરી લઈએ છીએ આ પહેલાં આપણે જોવાની કોશિશ કરીશું કે જો કોઈ અન્ય સપાટી ને ધ્યાનમાં રાખીને કોઈ લાઈન કોણ બનાવતી હોય અને કોઈ અન્ય સપાટી ને સમાંતર હોય તો તે લાઈનો કેવી રીતે દોરવી પછી ભલે તે પ્રથમ ચરણ બીજા ચરણ ત્રીજા અથવા ચોથા ચરણમાં હોઈ શકે આપણે તેના પ્રોજેક્શન્સ જોવાની કોશિશ કરીએ છીએ જ્યાં કોઈ એક શરત એવી છે કે લાઈન કોઈ એક સપાટી ને સમાંતર છે જો તે તેનુ ઉલ્લંઘન કરે છે ઉદાહરણ તરીકે સામાન્ય રીતે એક લાઇન જે વર્ટિકલ સપાટી અને હોરિઝોન્ટલ સપાટી સાથે જુદા જુદા ખૂણા પર રહેલી છે તો પછી તેના પ્રોજેક્શન્સ કેવી રીતે દોરવા તે અંદાજો છે ત્યાં આપણે જુદા જુદા પ્રશ્નો પૂછશું જો કોઈ લાઈન જાણીતી હોય કે તે સપાટી સાથે બનાવેલો કોણ શું છે આપણે કેવી રીતે દોરીશું તે તમે જાણો છો બીજો પ્રશ્ન આપણે શું પૂછશું તે કિસ્સામાં છે કે જો આપણે પ્રોજેક્શન્સ જાણીએ તો તે લાઇનની સાચી લંબાઈ કેવી રીતે શોધી શકાય તેથી પ્રોજેક્શન્સ જાણીને અને સાચી લંબાઈ દર્શાવીને બીજા પ્રશ્ન મા પણ હંમેશાં થોડો જટિલતાનો સમાવેશ થાય છે તે કેસની તુલનામાં જ્યાં આપણે તેના દ્વારા બનાવેલ સાચી લંબાઈ અને ઇન્કલીનેશન એંગલ્સ જાણીએ છીએ જેથી આપણે પ્રોજેક્શન લગાવી શકીએ બંને કેસો આપણે તે આપણા આજના વર્ગમાં જોવાનો પ્રયત્ન કરીશું ચાલો શરૂ કરીએ ચાલો આપણે આ AB લાઇન પસંદ કરીએ અને જો આપણે આ તે રીતે બધા નીચે પ્રોજેક્ટ કરીને જોતા હોઈએ છીએ તો આપણે A ને પ્રોજેકટ કરીને આડા સપાટી પર મેળવીએ છીએ બધી આં જ રીતે નીચે મુજબ રીતે આપણે B મેળવીએ છીએ આ એક પ્રોજેક્શન્સ છે તે હોરિઝોન્ટલ સપાટી સાથે બીટા અથવા થેટા કોણ બનાવતું હોઈ શકે છે એ જ રીતે ચાલો આપણે A B બિંદુઓને વર્ટીકલ સપાટી પર પોઇન્ટ પ્રોજેક્ટ કરીએ તે a બનાવે છે અને b બનાવે છે તો પ્રોજેક્શન લાઇન આ છે અને આ જ્યારે આપણે આડા સપાટીના સંદર્ભમાં જોઈએ છીએ ત્યારે તે કોણ આલ્ફા અથવા ફાઇ બનાવશે આ બે કોણ બીટા અથવા થેટા આ બે ખૂણા સામાન્ય રીતે અલગ હોઈ શકે જો આ કિસ્સામાં હોય તો આ લાઇનના પ્રોજેક્શન્સ કેવી રીતે દોરવા એનો અર્થ એ કે આપણે ઊભા સપાટી પર a b દોરી શકીએ અને પછી પ્રોજેક્ટ કરીને તે a અને b હોઈ શકે ab અહીંયા સાચી લંબાઈ નથી અથવા ab પણ સાચી લંબાઈ નથી સાચી લંબાઈ હંમેશાં a b હશે તેથી જો હું તે વિરોધી ઉદાહરણોને કેવી રીતે મેળવી શકું અથવા જો હું આ ખૂણાઓ અને સાચી લંબાઈ જાણું છું તો હું કેવી રીતે આને ab ના પ્રોજેક્શન્સ મેળવી શકું છું આ પ્રશ્નો છે જે આપણે પૂછશું તો આ સાચી લંબાઈ AB દ્વારા વર્ટિકલ સપાટી ના સંદર્ભ મા રાખીને બનાવેલો એંગલ કે આપણે તેને ઉપરના દૃશ્યમાં અને આ સાચી લંબાઈ દ્વારા બનાવેલા કોણ હોરિઝોન્ટલ સપાટી સાથે મેળવીશું આપણે તેને તે વર્ટિકલ સપાટી પર અથવા આગળના દૃશ્યમાં જોઈશું આ દિશાઓ છે જે આપણે આગળ જોશું ઉદાહરણ તરીકે હોરિઝોન્ટલ સપાટીના સંદર્ભે આ કોણ છે આપણે તેને અહીં જોશું અને આ એંગલ જે તે વર્ટિકલ સપાટીને છેદે છે તેના જેવું છે તે વર્ટિકલ સપાટી સાથે આક્ષેપ કરેલું છે ગમે તે ખૂણો હોય આપણે જોઈશું કે આપણે તેને અહીં બીટા તરીકે જોશું ચાલો આપણે એક પ્રશ્ન પૂછો જ્યારે ફ્રન્ટ વ્યૂ અને ઉપરનો દેખાવ ઉપલબ્ધ ન હોય ત્યારે સાચી લંબાઈ કેવી રીતે શોધવી તે માટે ચાલો આપણે આ વાર્તા શરૂ કરીએ પહેલેથી જ અમે આ આગળનો દેખાવ અને ઉપરનો દેખાવ વિશે કેટલીક વસ્તુઓ ની જાણ હોય છે અને ત્યાંથી આપણે આ સાચી લંબાઈ ની રચના કરવા માંગીએ છીએ તે માટે આપણે શું કરવાનું છે ચાલો માની લઈએ કે આપણે પહેલાથી જ a b જાણીએ છીએ અને અમે તેમને જાણીએ છીએ કારણ કે જો આપણે a b દોરવા ઈચ્છતા હોય તો આપણે જાણવું જોઈએ કે આ a કેટલું દૂર છે પછી છેલ્લા વર્ગમાં તે શું કોણ બનાવે છે તે આપણે શીખ્યા છે તે દ્વારા બનાવેલ એંગલ આપણે આગળ જોડાય છે ત્યાં તે b બનાવે છે એ જ રીતે a બધી રીતે નીચે પ્રોજેક્ટ કરો તેથી અમને મળશે કે આ વર્ટિકલ સપાટીથી સામે તે કેટલું દૂર છે પછી b પ્રોજેક્ટ કરો પછી તેને આ રીતે ફેરવો કે તે જે પણ ખૂણો બનાવે છે તે આપણે તેને શોધીશું તેથી કોઈક રીતે આપણે આ સામેનું દૃશ્ય અને આ ઉપરનું દૃશ્ય પણ જાણીએ છીએ જો આ તે જ શરત છે કે આપણે કેવી રીતે સાચી લંબાઈ બનાવીશું a b નો ઉપયોગ કરીશું તો તેને આ રીતે ફેરવો જેથી b 2 લાઇનો બનાવે છે AB સ્પષ્ટ છે a b પણ સ્પષ્ટ છે કોઈક રીતે આપણે પહેલાથી જ a b અને AB બનાવ્યું છે એકવાર આપણે a b નો ઉપયોગ કરવાનું જાણીએ છીએ તેને b2 સ્થિત કરવા માટે આ a b ને હોરિઝોન્ટલ સપાટી પર પાછું લાવો એવું વધારે જણાય છે કે a b માટે 2 લીટી મેળવવા જેવું છે એકવાર a b 2 લાઇન જાણીતી થાય કે અમે ફરીથી તેને બધી રીતે ઉપર તરફ પ્રોજેક્ટ કરીશું a b લાઈન પહેલેથી જાણીતી છે તો b લાઈન આપણે તેને b 1 મેળવવા માટે પ્રોજેક્ટ કરીએ છીએ એકવાર b 1 ચાલુ થઈ જાય પછી a થી b 1 તેને જોડો અને તે જ સાચી લંબાઈ છે આ રીતે આપણે આ સાચી લંબાઈ બનાવીએ છીએ તે વધુ સમાન જેવું લાગે છે જ્યારે આપણી પાસે આ પ્રક્ષેપિત થયેલી લંબાઈ 3 D હોય છે ચાલો આપણે જોઈએ અમારી પાસે પહેલેથી જ AB વસ્તુ છે આપણે જે કરવાનું છે તે એક પ્રોજેક્ટ છે જે તેને હોરિઝોન્ટલ દિશા મા ફેરવે છે તેનો અર્થ એ કે આ લંબાઈ આપણે ખરેખર તેને ફેરવવા માંગીએ છીએ તેથી કે આપણે ત્યાં કોઈ જગ્યાએ કોઈ બિંદુને ચિહ્નિત કરવાની શરતમાં હોઈશું પછી તે બધી રીતે ઉપર સ્થાનાંતરિત કરીશું તો પછી આ લાઇન લંબાવીશું જેથી આપણે તે સાચી લાઇન બનાવવાની શરતમાં હોઈએ પછી તેને પાછું ફેરવો પછી આપણે AB લાઇન મેળવવા માટેની શરતમાં હોઈશું આ રીતે આપણે તેને બનાવીશું ભૌમિતિક રૂપે સમાન પ્રક્રિયા થી અહીં આપણે તે રીતે કાર્ય કરી રહ્યા છીએ તેને આ રીતે ફેરવીને કે હું a b 2 મેળવીશ પછી તે a b 2 ને બધી રીતે સ્થાનાંતરિત કરીશ પછી આ લાઈનને વિસ્તૃત કરો અને આ મેળવો આ સાચી લંબાઈ હશે પ્રથમ ઉપરનું દૃશ્ય ફેરવવામાં આવે છે XY લાઇનની સમાંતર બનાવવામાં આવે છે તે અનુરૂપ સામેનો વ્યૂ a b1 છે આપણે તેને a b1 મેળવીશું અને તે આડા સપાટીની સાથે બનેલો સાચો ખૂણો અને સાચી લંબાઈ બતાવે છે ચાલો જ્યારે બીજો પ્રશ્ન પૂછીએ ત્યારે સાચી લંબાઈ સામેના વ્યૂ અને ઉપરના વ્યૂને કેવી રીતે શોધવી તે જાણી શકાય છે તેથી તે હેતુ માટે આપણે શું કરવાનું છે આપણે સાચી લંબાઈ જાણીએ છીએ અને આપણે વર્ટિકલ સપાટી અને હોરિઝોન્ટલ સપાટી સાથે સાચી લંબાઈ દ્વારા બનાવેલ ઇન્કલાઈન્ડ કોણ પણ જાણીએ છીએ આ એક સુંદર સામાન્ય કક્ષાની ઉદાહરણો જ છે આગળ આપણે શું કરીશું કોઈક રીતે આપણે પહેલેથી જ સાચી લંબાઇ ઊભા અને આડા સપાટી વડે બનતા ખૂણાઓ જાણીએ છીએ તો ઊભા સપાટી એંગલ સાથે આપણે તેને ઉપરના વ્યુમાં જોશું અને હોરિઝોન્ટલ સપાટી એંગલ આપણે તેને સામેના વ્યૂમાં જોશું તો સાચી લંબાઈ આપણે તેને વર્ટિકલ સપાટીના ગોઠવણ છેસાથે થિટા એંગલથી જાણીએ છીએ એકવાર આપણે સાચી લંબાઈની રચના જાણીએ છીએ જે આપણે જાણીએ છીએ કે a b છે તે થઈ ગયું છે એ જ રીતે a b પણ આપણે જાણીએ છીએ કે આપણે તેને ચોક્કસ કોણ ફાઇ સાથે દોરેલી છે એકવાર આ સાચી લંબાઈની વિગત મળી જતા અમે આ બધી રીતે નીચે બાજુ પ્રોજેક્ટ કરીએ છીએ જ્યારે તે થઈ જાય ત્યારે આપણે તેને ફ્રી કોણ બનાવવા માટે બધી રીતે 90 ડિગ્રી ફેરવીએ છીએ તેથી તે સમયે છેદે છે અને આપણે સાચી લંબાઈ અને ઉપરનું દૃશ્ય રચવાની શરતમાં હોઈશું તો ચાલો આપણે ફરી એક વાર કરીએ એકવાર આપણે આ સાચી લંબાઈને a b 1 જાણીએ છીએ આપણે તે બધાએ નીચે તરફ પ્રોજેક્ટ કરીશું કે જ્યાં સુધી આપણે આ સાચી લંબાઈની રેખા બનાવીશું ઉપર ના દેખાવ તરફ ઉપરની વ્યૂ લાઇન તરફ બધી રીતે ફેરવો જે એક એન્ગલ ફાઇ બનાવે છે અને આપણે અહીંયા a b બનાવવાની શરતમાં હોઈશું એકવાર ab લાઇન ત્યાં આવી જાય અને પહેલેથી જ સાચી લંબાઈ ની લાઇન થઈ જાય આપણે જાણીએ છીએ કે તે આ બધી રીતે પાછા ઉપર તરફ વળશે બધી રીતે અહીં સુધી અહીં સુધી બધી રીતે ફેરવો જેથી આપણે સામેનો દેખાવ દોરવાની શરતમાં હોઈશું અને A એ HP થી 12 mm અને VPની સામે 10 mm છે સૌ પ્રથમ આ બિંદુને પ્રથમ ચરણ મા છે તેવી કલ્પના કરો જ્યાં AB HP થી 12 mm ઉપર અને VP ની 10 mm સામે હોઈ શકે છે અને આ સાચી લાઇન 75 mm છે તે તે બિંદુથી કોઈ પણ દિશામાં હોઈ શકે છે 70 75 mm પરંતુ તે હોરિઝોન્ટલ સપાટી સાથે 30 ડિગ્રી અને વર્ટિકલ સપાટીને 740 ડિગ્રી બનાવે છે તેવું માનવામાં આવે છે તે જ દિશા છે કે જેની સાથે આપણે બિંદુ b શોધીશું તો ચાલો આપણે તેનુ સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ આપણે XY લાઇન દોરવી પડશે ચાલો આ XY લાઈન દોરીએ તે પછી a આપણે 12 mm શોધી રહ્યાં છીએ માટે XY લાઇનથી 12 mmની ઉપર બિંદુ a સ્થિત કરો અને XY લાઇનની નીચે પણ 10 mm કારણ કે આપણે તે આડા પ્રક્ષેપણને ફેરવવા જઈશું તેથી તે નીચે 10 mm હશે કારણ કે તે VP ની સામેની દિશા છે જે આપણે તેમને ફેરવવા જઈશું તેથી આપણે આ a પણ સ્થિત કર્યું છે ચાલો આપણે બીજા કેટલાક રંગીન લાઈન મેગનેટા નો ઉપયોગ કરીએ આપણે a જાણીએ છીએ આપણે a જાણીએ છીએ આ બિંદુઓ જાણીતા છે હવે આપણે કંઈક એવું કરીશું જેમાં આડા સપાટીના સંદર્ભમાં 30 ડિગ્રી કરવાનું છે જે આપણે તેને આગળના દૃશ્યમાં જોશું તેથી30 ડિગ્રીનો કોણ લઈને એક લાઈન દોરવાની છે એવી રીતે કે આપણે સાચી લંબાઈ 75 mm માર્ક કરવાની શરતમાં હોઈશું તેથી 75 mmની લાઇન આપણે 30 ડિગ્રી કોણ પર દોરીશું અને તેને 1 b 1 કહે છે એ જ રીતે 40 ડિગ્રીનો કોણ પસંદ કરો અને આ 75 mmની લંબાઈ શોધો તેથી 75 mm લાઈન 40 ડિગ્રીના ખૂણા સાથે બંને રેખાઓ જે આપણે જાણીએ છીએ તે બિંદુ આપણે b 1 અને b 1 શોધીશું હવે આપણે આ સાચી લંબાઈનો આડો ઘટક દોરવાનો છે તો ચાલો આપણે આને એક સાચી લંબાઈ કહીએ આ પણ સાચી લંબાઈની રેખાઓ છે એકવાર આપણી પાસે કે સાચી લંબાઈનો આડો ઘટક a b 1 છે આપણે બિંદુ b1 થી દોરવા જઇએ છીએ તેથી આ એક આખી રીતે ઉપર તરફ પ્રોજેકટ કરો જેથી બિંદુ b1 માંથી આડો ઘટક a b 1 મેળવી શકાય અને આપણે તેને નામકરણ કરી શકીએ પછી લંબાઈ a 1 જો આપણે સમાન રીતે જોઈએ તો ચાલો આપણે તેને b 1 થી શરૂ કરતાં અને આડો ઘટક 1 અને 1 થી પણ કરીએ જો આપણે a 1 જોઈ રહ્યા હોય તો આ a 1 લંબાઈને આપણે ફેરવવી પડશે તેથી જો આપણે આર્ક દોરવા માટે આ a 1 કમ્પાસ પસંદ કરીએ તો તે તે બિંદુમાંથી પસાર થઈને જાય છે તેવી જ રીતે આને આ દિશામાં ત્રિજ્યા મા પ્રોજેક્ટ કરો તેથી તે બીજી આર્ક બનાવે છે બતાવ્યા પ્રમાણે તેને a લોકસ સ્થાને વિસ્તૃત કરો અને a કેન્દ્ર5 રાખી ફેરવો અને બતાવ્યા મુજબ b દોરો પછી આગળનાં દેખાવમાં ab જોડી દો તેથી આપણે શું કરવાનું છે અહીં આપણે એવી રીતે ફેરવવા જઈશું કે આ b 1 આપણે ત્યાં b ને શોધવા માટે એક લાઈન લંબાવીશું તેવી જ રીતે આ b 1 આપણે એવી રીતે લંબાવિશું કે આપણે b શોધી શકીએ એકવાર આ મુદ્દા વિશે જાણકારી મળતાં ચાલો આપણે કેટલાક વાદળી રંગનો ઉપયોગ કરીએ b બિંદુ આ લાઇનના વિસ્તરણ દ્વારા મળે છે અને b એ પેલી લાઈનના વિસ્તરણ દ્વારા મળે છે આપણે આ સ્પષ્ટ લંબાઈ લાઇનો મેળવવા માટે તેને જોડી શકીએ છીએ આ a છે આ a છે તેથી આ આગળનું દૃશ્ય હશે અને આ સિસ્ટમનો ઉપરનો દેખાવ હશે ચાલો તેને ફરી એક વાર પુનરાવર્તિત કરીએ પ્રથમ આપણે એંગલ બનાવતી આ સાચી લાઈન ઓળખવી પડશે એ જ રીતે તેને એંગલ પ્રોજેક્ટ બનાવતાની સાચી લાઈનને ઓળખો તેને ત્યાં બધી રીતે ફેરવો તે જ રીતે તેને આ રીતે ઉપર તરફ ફેરવો પહેલેથી જ આપણે જાણીએ છીએ કે આ પ્રોજેક્શન b 1 એ વિસ્તાર કરીને b1 ને છેદ કરવા માટે વિસ્તૃત પણ કરીએ છીએ આપણે એ પણ જાણીએ છીએ કે તે છેદીને વિસ્તૃત કરે છે એકવાર તે થઈ જાય પછી અમે આગળનું દૃશ્ય અને ઉપરનો દેખાવ મેળવવા માટે આ રેખાઓ જોડીએ છીએ ચાલો આપણે ડ્રોઇંગ શીટ પર આ ઉદાહરણનો અભ્યાસ કરીએ ત્યારબાદ આપણે પરીણામ નો સારાંશ આપીશું તેથી પ્રેક્ટિસ તરીકે પ્રથમ વસ્તુ એક XY લાઇન દોરો આ XY લાઇન છે પ્રથમ પગલું એ છે કે સાચી લાઇન 75 mmની ઓળખ કરવી તેના માટે આપણે એક બિંદુ મૂકવું પડશે જે XY લાઇનથી 12 mm ઉપર છે આ X અક્ષ છે આ Y અક્ષ છે અહીં ક્યાંક આપણે 12 mm સ્થિત કરવું પડશે તેથી ક્યાંક 10 11 12 એવી જ રીતે સ્થિત કરો તો ચાલો આપણે આને a કહીએ આપણે a થી 30 ડિગ્રી એંગલ લેવાનું છે તો ચાલો અહીં પણ હોરિઝોન્ટલ લીટી દોરીએ અને ત્યાં 30 કોણ માટે આપણે આ રેખાઓ જોડવાની છે અને આપણે જે શોધવાનું છે તે 75 mm છે તે બિંદુને સ્થિત કરવું તે આ અમારી સાચી લંબાઈ છે તેથી તેને b1 માં જોડો અને આ લાઇનોમાં પણ જોડો તેવી જ રીતે ચાલો આપણે તે સાચી લાઇનને નીચેની દિશામાં શોધીએ અને તે માટે આપણે બિંદુ એ પ્રોજેક્ટ કરવો પડશે અને તે XY લાઇનની નીચે 10 mm હોવું જોઈએ તેથી આ એક બિંદુ હશે અને તે ક્યાંક 40 હોરિઝોન્ટલ 30 40 સાથે 40 ડિગ્રી બનાવશે તેથી જો આપણે આ લાઇનમાં જોડાઈએ છીએ તો તે રીતે એક ખૂણો બનાવે છે આ બિંદુને આપણે b1 કહીએ અને આમાં જોડી દો શું તમે જુઓ છો કે b1 b1 અલગ હશે જ્યારે અમારી પાસે આ પ્રક્ષેપો છે સાચી લંબાઈ આં થઈ હવે આપણે આ સાચી લીટીઓ નીચે બધી રીતે પ્રોજેક્ટ કરવાની છે બધી રીતે નીચે સમાંતર ખસેડો એ જ રીતે આ રેખાઓ સમાંતર બધી રીતે પ્રોજેક્ટ કરો તેથી આ પ્રક્ષેપણ પર ચિહ્ન કરો કે જેને આપણે સ્થાનાંતરિત કરવું છે ચાલો તે 1 અને 1 તરીકે ચિહ્નિત કરીએ તેથી આ લંબાઈને તે રીતે સ્થાનાંતરિત કરો તે જ રીતે આ લંબાઈને સ્થાનાંતરિત કરો કારણ કે તે અહીં કોઈ વસ્તુ પર પ્રોજેક્ટ કરી રહ્યું છે તેવું કંઈક છે કે આપણે તેને આ બિંદુથી બધી રીતે પ્રોજેકટ કરવું પડશે તેથી તેને તે રીતે પ્રોજેક્ટ કરો એકવાર આપણે આર્ક લીટીઓ લંબાવવા માટે આર્કસ બનાવવું એકદમ સરળ છે આ તે સાચી લાઇન હોવી જોઈએ જે તે રીતે b1 થી વધારવી જોઈએ જે આપણે ખરેખર કરવું પડશે અને તે જ રીતે આર્ક્સ જે છેદે છે તેને માર્ક કરો તેથી આ એક ત્યાં છેદશે આ લાઈનમાં જોડી દો આ 1 b એ સ્પષ્ટ હશે તેવી જ રીતે આપણે b 1 ને એવી રીતે લંબાવવું પડશે કે આ લંબાઈ ફેરવવામાં આવશે તેથી તે અહી રચના થશે જો આપણે તે લીટીઓમાં જોડી દઈએ તો આં ab હશે અને ચાલો આપણે શોધીએ કે તે લંબાઈ કેટલી છે તેથી પ્રક્ષેપણ લંબાઈ તેથી ચાલો આપણે તે નોંધીએ કે આ એક વર્ટિકલ સપાટી છે આ એક હોરિઝોન્ટલ સપાટી છે તેની પ્રક્ષેપિત થયેલી લંબાઈ કેટલી છે તે જાણવામાં આપણને રસ છે જો આપણે તે માપીએ તો તે 61 2 3 4 64 એકમો હશે તેથી 64 એકમો આપણે તેને ચિહ્નિત કરવા પડશે તો આ ab રેખાની સમાંતર હશે અને આ આપણા 64 એકમો હશે એ જ રીતે ab લાઇન તે 39 એકમો ની છે તેથી જો આને સમાંતર જો આપણે ચિહ્નિત કરી રહ્યા હોઈએ તો આ 39 હશે તેથી જ્યારે કોઈ લાઇન વર્ટીકલ સપાટી હોરિઝોન્ટલ સપાટી બંને તરફ વળેલું હોય ત્યારે આપણે આ પ્રકારના પ્રોજેક્શનનો ઉપયોગ સિસ્ટમનો આગળનો દેખાવ અને ઉપરનો દેખાવ બનાવવા માટે કરીએ છીએ ચાલો હવે પછીના વર્ગમાં વધુ ઉદાહરણો જોઈશું